તો હવે આપણે BIST પર આપણી ચર્ચા ચાલુ રાખીશું તેથી આપણાં છેલ્લા લેકચરમાં જો તમને યાદ હોય કે આપણે સ્યુડો રેન્ડમ પેટર્ન જનરેશન વિશે વાત કરી રહ્યા હતા અને આ પ્રકારના સર્કિટ બનાવવા માટે પેટર્ન બનાવવા માટે LFSR નો ઉપયોગ કેવી રીતે કરી શકીએ હવે આપણે એમ પણ કહ્યું છે કે એલએફએસઆર પરીક્ષણ પદ્ધતિઓ ખૂબ સસ્તી છેતે એ અર્થમાં કે ટેસ્ટ જનરેશન માટે જરૂરી હાર્ડવેર જો ખૂબ જ સરળ હોય તો તેઓ ચિપની મહત્તમ રેટેડ ફ્રીક્વન્સી પર ચલાવી શકે છે જેથી આપણે ઘડિયાળની આવર્તનને દરે ઘડિયાળની આવર્તન લાગુ કરી શકીએ છીએ વિલંબ સંબંધિત ઘણી ખામીઓ શોધવામાં પણ મદદ કરે છે તેથી આજે આપણે આપણી ચર્ચા ચાલુ રાખીએ છીએ અને BIST સ્થાપત્યના બાકીના ભાગને જોઈએ છીએ આપણે અત્યાર સુધી જોયું છે કે લિનિયર ફીડબેક શિફ્ટ રજિસ્ટર માંથી સ્યુડો રેન્ડમ પેટર્ન સાથે પરીક્ષણ હેઠળ સર્કિટ કેવી રીતે ઉત્સાહિત થઈ શકે છે પરંતુ ધારો કે મારી પાસે 100 ઇનપુટ્સ સાથે સર્કિટ છે અને હું અરજી કરી રહ્યો છું ચાલો 1 મિલિયન અથવા 1 અબજ પેટર્ન કહીએ તેથી મારી પાસે 1 અબજ સેટ આઉટપુટ રિસ્પોન્સ હશે અહીં 1 મિલિયન આવા સેટ સાથે હું શું કરું તેથી આપણે ખરેખર બધા જ પ્રતિભાવોને ROM અમુક પ્રકારની મેમરીમાં સંગ્રહિત કરી શકતા નથી અને વેક્ટર દ્વારા તેમની સરખામણી વેક્ટરથી કરીએ તો તે ખૂબ ખર્ચાળ હશે બરાબર તેથી જે કરવામાં આવે છે તે એ છે કે કેટલીક પદ્ધતિનો ઉપયોગ કરીને તમારે આ પરીક્ષણ પ્રતિભાવોના કદને નાના અને સંચાલિત વોલ્યુમ પર ઘટાડવું પડે તે પહેલાં આપણે વાસ્તવમાં સંબંધિત ફોલ્ટ ફ્રી વેલ્યુ સાથે સરખામણી કરી શકીએ તેથી તે અહીં ઉદ્દેશ્ય છે તેથી આપણે ટેસ્ટ રિસ્પોન્સ કોમ્પેક્શન નામની વસ્તુ વિશે વાત કરીએ છીએ હવે આપણે થોડા સમય પછી જોઈશું કે કોમ્પેક્શન કમ્પ્રેશનથી કેવી રીતે અલગ છે કોમ્પેક્શન અને કમ્પ્રેશન એક જ વસ્તુ નથી તેથી મેં હમણાં જ કહ્યું છે કે પરીક્ષણ હેઠળનું સર્કિટ એ છે કે જ્યારે તમે પરીક્ષણ ડેટા લાગુ કરો છો ત્યારે પ્રતિભાવો ડેટાના વિશાળ જથ્થા પેદા કરી શકે છે જેમ કે એક ઉદાહરણ 5 મિલિયન પેટર્ન લાગુ કરવામાં આવે છે 200 આઉટપુટ છે તેથી તમે પ્રતિસાદના 1 અબજ બિટ્સમાં ધિરાણ કરી રહ્યા છો તેથી તમે ખરેખર ચિપ પર રોમમાં ઘણા બધા બિટ્સ સ્ટોર કરી શકતા નથી અને યોગ્ય પરીક્ષણ દરમિયાન તુલના કરો તેથી આ અબજ બિટ્સને સારી રીતે ઘટાડવા માટે કોઈ પ્રકારનું કોમ્પેક્શન કરવું સંપૂર્ણપણે ફરજિયાત છે હવે તમે કરી શકો છો તમે સારી રીતે પૂછી શકો છો કે મારે આ 1 અબજ બિટ્સથી શરૂઆત કરવી પડશે સારી રીતે મારે કોમ્પેક્ટ કરવું પડશે હું સંમત છું પરંતુ 1 અબજથી 1 મિલિયન 10000 1000 સુધી કોમ્પેક્ટ સારી સંખ્યા શું હશે આપણે કેટલાક સૈદ્ધાંતિક વાજબીપણું વાપરીને જોશું કે વ્યવહારિક રીતે કોમ્પેક્શન એવી રીતે કરવામાં આવે છે કે જે અંતિમ મૂલ્ય પેદા થાય છે તે માત્ર 32 બીટ અથવા 64 બીટ નંબર છે તેથી 1 અબજમાંથી આપણે ફક્ત 32 બિટ્સ અથવા 64 બિટ્સ પર આવીએ છીએ તેથી તે એક વિશાળ કોમ્પેક્શન છે જે આપણે જોશું તેથી અહીં એક મુદ્દો ઉદ્ભવે છે તેથી આપણે કોમ્પેક્શન કરી રહ્યા છીએ તેથી કોમ્પેક્શનનો અર્થ એ છે કે આપણે અમુક પ્રકારના એકથી એક મેપિંગ કરી રહ્યા છીએ જેમ કે આપણે મોટા સમૂહને નાના સમૂહમાં મેપ કરી રહ્યા છીએ ચાલો કહીએ કે આ તમામ સંભવિત પ્રતિભાવોનો સમૂહ છે અને આ સંક્ષિપ્ત માહિતીનો સમૂહ છે તેથી મેં જે ઉદાહરણનો હમણાં જ ઉલ્લેખ કર્યો છે મેં કહ્યું કે અમે સંભવત 1 અબજ બિટ્સ ડેટાને કોમ્પેક્ટ કરી રહ્યા છીએ ચાલો આપણે 32 અથવા 64 બિટ ડેટા કહીએ તે એક વિશાળ કોમ્પેક્શન છે હવે હું શું કરું મને ખબર પડી કે મારા સર્કિટ માટે કોઈ ખામી વગર મારી સારી કોમ્પેક્ટેડ માહિતી શું હોવી જોઈએ કે હું કહું છું કે આ મારી સુવર્ણ સિગ્નેચર છે આ મારી સુવર્ણ સિગ્નેચર છે તેથી મારો પરીક્ષણ પ્રયોગ પૂર્ણ થયા પછી હું મારી કોમ્પેક્ટેડ માહિતીની તુલના મારા સુવર્ણ સિગ્નેચર સાથે કરું છું પરંતુ અહીં સમસ્યા એટલા માટે છે કે હું ખૂબ જ પ્રકારની ભારે પ્રકારની એકથી એક પ્રકારની મેપિંગ 10 ને પાવર 9 વસ્તુઓ 64 વસ્તુઓમાં મેપ થઈ રહી છે તેથી ઘણા સંભવિત પ્રતિભાવો પણ સમાન સુવર્ણ સિગ્નેચરમાં મેપ થઈ શકે છે તેથી કેટલીક ભૂલો સુવર્ણ સિગ્નેચરમાં મેપ થઈ શકે છે અને તે ખામીઓ શોધી શકાશે હા આપણે તે સ્વીકારીએ છીએ કારણ કે આપણે કોમ્પેક્શન કરી રહ્યા છીએ કેટલીક ખામીઓ શોધી શકાશે નહીં પરંતુ તેની સંભાવના શું છે અમે તેનું મૂલ્યાંકન કરીશું પાછળથી તેથી આ તે છે જે આપણે કહી રહ્યા છીએ સુવર્ણ સહી ચિપ પર સંગ્રહિત છેઘણા બધા એક મેપિંગમાં કેટલીક ખામીઓ શોધી શકાતી નથી તેથી આપણે તે જોવું પડશે કે તેના માટે સંભાવના શું છે તેથી આપણે પહેલા કેટલીક સંબંધિત વ્યાખ્યાઓ જોઈએઆ ઉપનામ એવી વસ્તુ છે જેની આપણે હમણાં જ વાત કરી રહ્યા હતા આ ઉપનામ એ અસાધારણ ઘટના છે કે ખામીની હાજરીમાં સહી સુવર્ણ સહી સાથે મેળ ખાય છે અને તેથી ખામી શોધી શકાતી નથી તેથી મારી પાસે સર્કિટ છે હું તે 1 અબજ પેટર્ન લાગુ કરું છું મને 64 બિટ્સની સહી મળે છે હું તેની સરખામણી મારા સારા સિગ્નેચર સાથે કરું છું હું કહું છું કે મેચ છે પરંતુ એવું થઈ શકે છે કે સર્કિટમાં કોઈ ખામી હતી પરંતુ કોઈક રીતે અંતિમ સિગ્નેચર એ જ રહી કારણ કે તે એકથી એક મેપિંગ છે હવે ચાલો કોમ્પેક્શન અને કમ્પ્રેશન વચ્ચે તફાવત કરીએકોમ્પેક્શન એ એક મિકેનિઝમ છે જે બિટ્સની સંખ્યાને ભારે ઘટાડે છે જેમ કે આપણે 10 નો ઉલ્લેખ પાવર 9 થી 32 અથવા 64 પર કર્યો છે આનાથી માહિતીની ખોટ થાય છે તે સ્પષ્ટ છે કારણ કે આ 32 બિટ્સમાંથી આપણે પાછા જઈ શકતા નથી અને આ 10 ને પાવર 9 મૂળ પ્રતિભાવો પુનપ્રાપ્ત કરી શકતા નથી આ એક રીતનું મેપિંગ છે પરંતુ કમ્પ્રેશનમાં જે આપણે સામાન્ય રીતે આપણા કમ્પ્યુટર્સમાં વાપરીએ છીએ આપણે ઝિપ કરીએ છીએ અમે rar કરીએ છીએ આપણી ફાઇલોને સંકુચિત કરવા માટે તે ઉલટાવી શકાય તેવી પ્રક્રિયા છે આપણે કમ્પ્રેશન કરીએ છીએઆપણે ફરીથી આપણા મૂળ પર પાછા આવવા માટે અન કમ્પ્રેશન કરી શકીએ છીએ તેથી કમ્પ્રેશન પણ બિટ્સની સંખ્યા ઘટાડે છે પરંતુ આ તીવ્ર નથી પરંતુ કોઈ માહિતી ખોટ નથી આપણે પ્રક્રિયાને ઉલટાવી શકીએ છીએત્યાં કમ્પ્રેશનની પ્રક્રિયા છે ત્યાં ડિકમ્પ્રેશન અથવા અન કમ્પ્રેશનની પ્રક્રિયા છે હવે જ્યારે હું રિસ્પોન્સ કોમ્પેક્શન વિશે વાત કરું છું અને અહીં ફરીથી અમે LFSR નો ઉપયોગ કરી રહ્યા છીએ તેથી 2 વ્યાપક અભિગમો શક્ય છે એક જ્યાં આપણે એક સીરીયલ બીટ સ્ટ્રીમને કોમ્પેક્ટરમાં કોમ્પેક્ટ કરીએ છીએ તેને સિગ્નેચર એનાલિસિસ કહેવામાં આવે છે અને હાર્ડવેરને સિગ્નેચર એનલાયઝર કહેવામાં આવે છે અને વૈકલ્પિક તરીકે કેટલાક સીરીયલ બીટ સ્ટ્રીમ્સ કોમ્પેક્ટ કરી શકાય છે જેમ કે તેને મલ્ટી ઇનપુટ સિગ્નેચર રજિસ્ટર કહેવામાં આવે છે જેમ કે હું તમને યોજનાકીય રીતે બતાવી રહ્યો છું ધારો કે તમારી પાસે સર્કિટ છે ત્યાં બહુવિધ ઇનપુટ્સ છે પરંતુ એક જ આઉટપુટ ચાલો કહીએ તેથી હું ઇનપુટ સાઇડ પર શું કરી શકું હું એલએફએસઆરનો ઉપયોગ કેટલીક રેન્ડમ પેટર્ન જનરેટ કરવા અને તેને અહીં ફીડ કરવા માટે કરી શકું છું અને અહીં આઉટપુટ સાઇડ પર ફરી એક ખાસ પ્રકારની એલએફએસઆરનો ઉપયોગ કરું છું જે અહીંથી સીરીયલ ડેટા સ્વીકારશે અને તે કોમ્પેક્શન અહીં કરશે પરંતુ જો મારી પાસે આ જેવું સર્કિટ છે તો ચાલો આપણે કહીએ કે ત્યાં બહુવિધ ઇનપુટ્સ છે અને બહુવિધ આઉટપુટ પણ છે તેથી અહીં હું LFSR નો ઉપયોગ કરી શકું છું અને અહીં હું દરેક આઉટપુટ સાથે આવા LFSR નો ઉપયોગ કરી શકું છું પરંતુ તે એક ખર્ચાળ ઉકેલ હશે પરંતુ હું જે ઉપયોગ કરું છું તેના બદલે હું એક ખાસ પ્રકારનો LFSR નો ઉપયોગ કરું છું જે બહુવિધ ઇનપુટ લઈ શકે છે બહુવિધ ઇનપુટ સિગ્નેચર રેઝિસ્ટર તેથી હું એક સાથે અનેક આઉટપુટ ડેટાને કોમ્પેક્ટ કરું છું અહીં મુખ્ય તફાવત આ છે તો ચાલો પહેલા LFSR આધારિત સિગ્નેચર એનાલાઇઝર જોઈએ જે સિંગલ બીટ સ્ટ્રીમને કોમ્પેક્ટ કરી શકે તેથી પ્રક્રિયા ચક્રીય રીડન્ડન્સી કોડ જનરેટર જેવી જ છે જેનો ઉપયોગ ઘણી એપ્લિકેશનોમાં ભૂલ શોધવા માટે થાય છે ગાણિતિક રીતે આપણે અહીં જે કરીએ છીએ તે મૂળભૂત રીતે આપણે એક બહુપદીને બીજા બહુપદીથી વિભાજીત કરીએ છીએ અને રિમાઇન્ડર લઈએ છીએ હવે તમે કોઈપણ બીટ પેટર્ન જુઓચાલો આપણે કહીએ કે હું બીટ પેટર્ન લખું છું 1 0 1 1 0 1 હવે બીટ પેટર્નને પણ આ રીતે બહુપદી તરીકે રજૂ કરી શકાય છે કે દરેક બીટ પોઝિશનને બહુપદી ગુણાંક x નો પાવર 0 x નો પાવર 1 x નો પાવર 2 x નો પાવર 3 x નો પાવર 4 x નો પાવર 5 તરીકે ગણી શકાય તેથી આ બીટ પેટર્ન આપણે તેને બહુપદી તરીકે વ્યક્ત કરી શકીએ છીએ ફક્ત x ને પાવર 5 વત્તા x ને પાવર 3 વત્તા x ને પાવર 2 વત્તા 1 લઈએ તેથી કોઈપણ બાઈનરી બીટ સ્ટ્રીમ ને બહુપદી તરીકે રજૂ કરી શકાય છે તેથી અહીં તમે કહી રહ્યા છો કે આ પ્રક્રિયા અનિવાર્યપણે એક બહુપદીને બીજા બહુપદી દ્વારા વિભાજીત કરવાની છે અને રિમાઇન્ડર લો જે ચક્રીય રિડન્ડન્સી કોડ હશે અને આ કિસ્સામાં આપણી સહી તેથી આપણે સર્કિટના આઉટપુટમાંથી બહાર આવતા ડેટા બિટ્સને ઘટતા ક્રમ ગુણાંક બહુપદી તરીકે માનીએ છીએ જેમ મેં ઉલ્લેખ કર્યો હતોકે કોઈપણ બીટ સ્ટ્રીમને બહુપદી તરીકે ગણી શકાય તો અનિવાર્યપણે આ પદ્ધતિ શું કરે છે તેથી મારી પાસે એક ઇનપુટ બહુપદી છે જે આઉટપુટ બીટ સ્ટ્રીમ છે જે સર્કિટ ઉત્પન્ન કરે છે અમે તેને LFSR ની લાક્ષણિકતા બહુપદી દ્વારા વિભાજીત કરીએ છીએ અને તમામ બીટ પેટર્ન LFSR માં આપવામાં આવે છે અને જે વિભાજન પછી બાકી રહે તે છે સિગ્નેચર અને વિભાજન વિભાજન પછી બાકી રહે તેને સિગ્નેચર કહીએ છીએ તેથી આપણે આખરે તે રીમાઇન્ડરની સરખામણી સારા રીમાઇન્ડર સાથે કરી રહ્યા છીએ સારા સર્કિટ માટે ખામીઓની ગેરહાજરીમાં માધ્યમોની હાજરીમાં તેથી સારા મશીન સિગ્નેચરની અગ્રતાની ગણતરી કરવા જોઈએ અને રોમમાં સંગ્રહિત થવી જોઈએ જેથી પ્રયોગ પછી આપણે યોગ્ય સરખામણી કરી શકીએ તેથી ચાલો આપણે અહીં એક ઉદાહરણ લઈએ તો અહીં બતાવ્યા પ્રમાણે આપણી પાસે 5 બીટ એલએફએસઆર છે તેથી લાક્ષણિકતા બહુપદી જો તમે અહીં ગુણાંક જુઓ તેથી તે આ 1 x x ક્યુબ અને x 5 જેવું હશે અને ઇનપુટ બીટ સ્ટ્રીમ ચાલો ધારો કે બિટ્સ આ રીતે આવી રહ્યા છે તેથી ઇનપુટ બહુપદી જો તમે તેને જુઓ 0 1 2 3 4 5 6 તે x ને પાવર 7 વત્તા x નેપાવર 3 વત્તા x ને 1 પાવર હશે તેથી ઇનપુટ બહુપદીને x 7 x ક્યુબ વત્તા x તરીકે ગણી શકાય તેથી આપણે આ બહુપદીને આ બહુપદીથી વિભાજીત કરવી પડશે અને આ LFSR ના આઉટપુટ છે ચાલો જોઈએ પરંતુ અહીં આપણને ખરેખર આઉટપુટની જરૂર નથી કારણ કે અહીં આપણે કોઈ પ્રકારનું કમ્પ્રેશન કોમ્પેક્શન કરી રહ્યા છીએતેથી આપણે એફએક્સને પીએક્સ દ્વારા વિભાજીત કરી રહ્યા છીએ અને રીમાઇન્ડર લઈએ છીએ તેથી જો તમે તેને હાથથી કરો મોડ્યુલો 2 ડિવિઝન તો તમે ચકાસી શકો છો કે બાકીનો ભાગ X ક્યુબ વત્તા X સ્ક્વેર વત્તા 1 તરીકે આવી રહ્યો છે ચાલો જોઈએ પરંતુ શું આ હાર્ડવેર પણ તે જ વસ્તુ ઉત્પન્ન કરે છે તેથી આપણે તેને આના જેવા પ્રારંભિક બીજ સાથે લોડ કરીએ છીએ તેથી આપણે વિભાજનની પ્રક્રિયાનું અનુકરણ કરીએ છીએ જે સ્ટેપ બાય સ્ટેપ લોડ થશે ધ્યાન આપવાનો મુદ્દો એ છે કે શરૂઆતમાં આપણે તેને તમામ 0 પેટર્ન બધા 0 સાથે લોડ કરીએ છીએ પછી આપણે બિટ્સ 1 0 0 0 1 નો આ ક્રમ LFSR પર લાગુ કરીએ છીએ અને પ્રતિસાદ પર આધાર રાખીને કેટલાક બિટ્સ તે મુજબ સુધારાશે તેથી હું સૂચન કરું છું કે તમે આ કામ કરી શકો છો અને જુઓ કે આ પેટર્ન મેળ ખાય છે કે નહીં તેથી તમામ બીટ પેટર્ન લાગુ કર્યા પછી ચિપ રજિસ્ટરમાં રહેલો ડેટા 1 0 1 1 0 છે આ બિટ્સ ઇનપુટ બહુપદી X 7 વત્તા X 3 વત્તા X 1 ને અનુરૂપ છે અને બાકીનો જે આવે છે X 3 વત્તા X 2 વત્તા X 1 જે રીમાઇન્ડર માનવામાં આવે છે તેથી સરળ ઉદાહરણ સાથે આપણે જે બતાવ્યું છે તે એ છે કે આ ખાસ પ્રકારની LFSR રચના ખરેખર બહુપદીને બીજા બહુપદીથી વિભાજીત કરી શકે છે અને બાકીની ગણતરી કરી શકે છે આ કોન્સેપ્ટ CRC કોડ જનરેશનમાં વપરાય છે અને હાલના સંદર્ભમાં આપણે તેનો ઉપયોગ કરી રહ્યા છીએ આપણે તેનો ઉપયોગ સિગ્નેચર જનરેશન માટે કરી રહ્યા છીએ તેથી ખામીઓ થઈ રહી છે કે નહીં તે શોધવા માટે હવે મહત્વપૂર્ણ ભાગ આવે છે તો ખામી સર્જાવાની સંભાવના શું છે પરંતુ આપણે તેને શોધી શક્યા નથી કારણ કે તે સાચી સિગ્નેચર સાથે મેળ ખાતી છે તો ચાલો કેટલીક ધારણાઓના આધારે એક સરળ ગણતરી કરીએ તેથી આપણે માનીએ છીએ કે m એ બિટ્સની સંખ્યા છે જેને તમે કમ્પ્રેસ કરી રહ્યા છો અથવા કોમ્પેક્ટ કરી રહ્યા છો અને n એ LFSR લંબાઈ છે તેથી દેખીતી રીતે n ની સરખામણીમાં m મોટી હશે m ઘણી મોટી છે તેથી આપણે એટલે કે વાસ્તવમાં આપણે આવું કંઈક કરી રહ્યા છીએ આપણી પાસે m બીટ સ્ટ્રીમ છે આ તમારા સર્કિટના આઉટપુટમાંથી આવી રહ્યું છે તમે તેને LFSR માં n bit સ્ટ્રીમમાં મેપ કરી રહ્યા છો તેથી મેં કહ્યું તેમ n ની સરખામણીમાં m ઘણું વધારે છે હવે શું અર્થ છે જો હું m બીટ સ્ટ્રીમ વિશે વાત કરું તો આપણે તેને આ રીતે પાછું ફેરવીએ છીએ કારણ કે સર્કિટમાં કેટલીક ભૂલ અથવા ખામીને કારણે આ m બીટ સ્ટ્રીમ કંઈક અલગ બનશેતો શક્ય એમ બીટ સ્ટ્રીમ્સ શું છે ત્યાં 2 ને પાવર m શક્ય m બીટ સ્ટ્રીમ્સ છે તેવી જ રીતે 2 પાવર n શક્ય n બીટ સ્ટ્રીમ્સ છે અને તેમાંથી એક સારો પ્રવાહ છે તેવી જ રીતે અહીં એક સારી સિગ્નેચર છે આ તે છે જે આ સ્લાઇડમાં આપણે કહી રહ્યા છીએ તેથી આપણે સંભવિત ઇનપુટ સંયોજનોની સંખ્યા 2 ને પાવર m શક્ય સિગ્નેચર 2 પાવર n ને કહી રહ્યા છીએ આમાંથી એક સારું છે અને આમાંથી એક સિગ્નેચર સારી અથવા સુવર્ણ સિગ્નેચર છે તેથી આપણે એક ધારણા કરીએ છીએ કે પાવર એમ પેટર્નમાં આ ઇનપુટ 2 સિગ્નેચરો વચ્ચે સમાન રીતે વહેંચવામાં આવે છે તેથી ત્યાં 2 ને પાવર એમ પેટર્ન છે જે 2 ને પાવર n સાથે મેળ ખાતી હોય છે તેથી કોઈ ચોક્કસ હસ્તાક્ષર માટે કેટલી પેટર્ન મેપિંગ હશે 2 ને પાવર m ને 2 ને પાવર n દ્વારા અથવા 2 ને પાવર m માઇનસ n થી વિભાજીત કરો તેથી આ ઘણી પેટર્ન સુવર્ણ સિગ્નેચરમાં મેપિંગ પણ કરશે તેથી આપણે વિશ્લેષણની સંભાવનાને ખામીયુક્ત બીટ સ્ટ્રીમ્સની સંખ્યાના ગુણોત્તર તરીકે વ્યાખ્યાયિત કરીએ છીએ જે સુવર્ણ સિગ્નેચર સાથે મેપ કરે છેતેનો અર્થ એ છે કે ખામીઓ કે જે ખામીયુક્ત સિગ્નેચરની કુલ સંખ્યાને શોધી શકાતી નથી હવે મેં કહ્યું કે ત્યાં 2 ને પાવર એમ માઇનસ એન પેટર્ન છે જે સિગ્નેચરમાં મેપિંગ કરે છે તેમાંથી સોનેરી સિગ્નેચર પણ સારી છે તેથી ખામીયુક્ત હસ્તાક્ષરોની સંખ્યા આ માઇનસ 1 હશે જે સુવર્ણ સિગ્નેચરમાં મેપ થશે એ જ રીતે 2 ને પાવર એમ એ કુલ ઇનપુટ બીટ સ્ટ્રીમ્સ છે જેમાંથી એક સારી છે તેથી 2 ને પાવર m માઇનસ 1 ખામીયુક્ત રહેશે તેથી ઉપનામ થવાની સંભાવના આ દ્વારા વિભાજિત કરવામાં આવશે હવે કારણ કે m n કરતાં ઘણું વધારે છે આ 2 ને પાવર માઇનસ n જેટલું છે જે m થી સ્વતંત્ર છે ફક્ત તમે 2 ને પાવર m માઇનસ n થી ચકાસી શકો છો 2 ને પાવર m માઇનસ 1 થી વિભાજીત કરી શકો છો તેથી અમે એમ કહી રહ્યા છીએ કે m n કરતાં ઘણો મોટો છે તેથી તમે આને અંદાજિત કરી શકો છો 2 ને પાવર m બાદ n તમે આ 1 ના છેદમાં 2 ને પાવર m ને અવગણી શકો છો આ 2 ને પાવર માઇનસ n છે તો ચાલો 32 બિટ્સ LFSR નું ઉદાહરણ લઈએ જો n 32 છે તો 2 ને પાવર માઇનસ n કેટલું છે 3 ગુણ્યા 10 ને પાવર માઇનસ 10 તેથી આ સંભાવના છે કે જેની સાથે કેટલીક ખામી આવી શકે છે પરંતુ તે શોધી શકાશે નહીં પરંતુ 10 ને પાવર માઇનસ 10 ખરેખર ખૂબ જ નાની સંખ્યા છે જો આપણે 64 બીટ હસ્તાક્ષરનો ઉપયોગ કરીએ તો 2 ને પાવર માઇનસ 64 ખૂબ નાની હશે તેથી આ સંખ્યાઓ આપણને આત્મવિશ્વાસ આપે છે કે ભલે કેટલાક દોષો શોધી ન શકાય તેવી સંભાવના હોય સંભાવના ખૂબ જ ઓછી છે અને આ પદ્ધતિ ખૂબ સારી છે અને યોગ્ય રીતે સ્વીકારવામાં આવી છે આ મૂળભુત વિચાર છે તેથી મલ્ટી ઇનપુટ સિગ્નેચર રજિસ્ટર આ ખ્યાલનું માત્ર એક વિસ્તરણ છે કારણ કે આપણે જે પદ્ધતિની ચર્ચા કરી છે તે માત્ર એક જ બીટ સ્ટ્રીમને સંકુચિત કરવા સક્ષમ છે તેથી જો બહુવિધ બીટ સ્ટ્રીમ બહુવિધ આઉટપુટ હોય તો તમારે દરેક આઉટપુટ માટે આવા એક LFSR ની જરૂર છે તેથી તમે મલ્ટી ઇનપુટ સિગ્નેચર રજિસ્ટર નામની વસ્તુ માટે જાઓ છો જેને ટૂંકમાં MISR કહેવામાં આવે છે એમઆઈએસઆર અહીં આપણે બધા આઉટપુટને એક સાથે એક એલએફએસઆરમાં કોમ્પેક્ટ કરીએ છીએ કેટલાક ગુણધર્મો છે તેથી મતલબ કે જો તમે દરેક વ્યક્તિગત ઇનપુટ્સને અલગથી કોમ્પેક્ટ કરો સિગ્નેચરની ગણતરી કરો અને અંતિમનો XOR લો તો તમને અંતે અંતિમ પરિણામ મળશે તેથી આ સાબિત થઈ શકે છે કારણ કે આ એલએફએસઆર પ્રતિભાવ રેખીય છે તે સુપરપોઝિશન સિદ્ધાંતનું પાલન કરે છે અને સુપરપોઝિશન સિદ્ધાંત કહે છે કે જો આપણે એક સમયે એક ઇનપુટ લાગુ કરીએ અને પ્રતિભાવ જોતા હોઈએ અને જો તમે સરવાળો લઈએ તો તે બધાને એકસાથે લાગુ પાડીએ તો તે સમાન પ્રતિભાવ હશે તેથી આ થાય છે એક MISR આના જેવો દેખાય છે તેથી MISR એ પ્રકાર 2 LFSR નું સંશોધિત સંસ્કરણ છે જે તમે જોઈ શકો છો જ્યાં આપણે ફ્લિપ ફ્લોપ્સની દરેક જોડી વચ્ચે XOR ગેટ મૂક્યો છે પરંતુ લાક્ષણિકતા બહુપદી પર આધાર રાખીને હું આ પ્રતિસાદ બિંદુનો ઉપયોગ ફક્ત કેટલાક XOR ગેટ માટે કરી શકું છું કદાચ હું તેને અહીં અહીં અને અહીં મૂકીશ પરંતુ આ 2 ત્યાં કોઈ જોડાણ નથી પરંતુ બીજી બાજુ અમે આ XOR ગેટનું એક વધારાનું ઇનપુટ ઉમેર્યું છે જ્યારે મારી પાસે પરિક્ષણ હેઠળ સર્કિટ હોય ત્યારે હું કેટલીક પેટર્ન લાગુ કરું છું ત્યાં ઘણા બધા આઉટપુટ હોઈ શકે છે જે એક સાથે ઉત્પન્ન થાય છે હું તેમને આ લાઇનો પર એક સાથે ફીડ કરું છું અને આ કોમ્પેક્શન યોગ્ય રીતે થાય છે તેથી સારાંશ માટે આપણે વિવિધ ટેકનોલોજીઓ પર નજર નાખી વાસ્તવમાં કેટલીક તકનીકો છે કેટલીક અન્ય પણ છે પસંદગીની BIST પદ્ધતિ આપણે જોઇ છે કે LFSR આધારિત પેટર્ન જનરેશન અને MISR આધારિત કોમ્પેક્શન અલબત્ત ઓવરહેડ્સ છેતમારે પેટર્ન જનરેટર રિસ્પોન્સ કોમ્પેક્શન કંટ્રોલ સર્કિટ્સ કોમ્પોટેટર વગેરેની જરૂર છે પરંતુ BIST ના ફાયદા પણ ખૂબ વધારે છે જેથી ઘણી એપ્લિકેશન્સમાં ઘણી ચિપ ડિઝાઇન તમે BIST માટે જવાનું પસંદ કરી શકો કારણ કે તે તમને ઘણી વધારે સગવડ આપે છે દેખીતી રીતે ટેસ્ટ ખર્ચમાં ઘટાડો તમે ક્ષેત્ર પર પરીક્ષણ અને નિદાન કરી શકો છો અને સૌથી અગત્યનું ઝડપી પરીક્ષણ તમે સર્કિટની ઘડિયાળની આવર્તન પર પરીક્ષણ કરી શકો છો તેથી આ સાથે આપણે પરીક્ષણ પર લેક્ચરની આ શ્રેણીના અંતમાં આવીએ છીએ